ચાલો આપણે એકદમ સિમ્પલ સર્કિટ લઈએ અને આપણે આ ફોર્મમાં નોર્ટન કરંટ સોર્સ ના કરંટ માં રિઝલ્ટ મળે છે અને તે શોર્ટ સર્કિટમાંથી પસાર થાય છે યાદ રાખો આ 4 કિલો Ω શોર્ટ સર્કિટમાં છે તેથી તમામ કરંટ શોર્ટ સર્કિટમાં જશે 4 કિલો Ω રેઝિસ્ટર કરવું પડશે અને 1 અને 1 પ્રાઇમ વચ્ચે પાછળ જોતા રેઝિસ્ટન્સને શોધવો પડશે હું 5 વોલ્ટના સોર્સને નલ લઈ શકું છું આ કેસ ખૂબ જ સરળ છે તમે જુઓ છો કે ત્યાં 1 કિલો Ω અને 4 કિલો Ω પેરેલલ છે તે ગૂંચવણભરી રીતે દોરવામાં આવે છે પરંતુ આ બે ટર્મિનલ વચ્ચે 1 કિલો Ω રેઝિસ્ટર અને 4 કિલો Ω રેઝિસ્ટર બંને જોડાયેલા છે તેથી ઇક્વિવેલન્ટ ઇક્વિવેલન્ટ મૂલ્યાંકન કરીએ તો સંપૂર્ણતા માટે થેવેનિન રેઝિસ્ટન્સ આના જેવો જ હશે તે 800 Ω હશે અને થેવેનિન વોલ્ટેજ IN × RN હશે જેમ આપણે અગાઉ મૂલ્યાંકન કર્યું હતું તમે 1 અને 1 પ્રાઇમ વચ્ચે ઓપન સર્કિટ વોલ્ટેજની ગણતરી કરીને પણ તેને ઘટાડી શકો છો તેથી વોલ્ટેજ ડિવાઇડર એક્સપ્રેશન નો ઉપયોગ કરીને આ બંને વચ્ચેનું વોલ્ટેજ 4 કિલો Ω એ કુલ રેઝિસ્ટન્સ 5 કિલો Ω × 5 વોલ્ટથી ડિવાઇડ થાય છે એટલે કે 4 વોલ્ટ છે તેથી તે ફોર્મ્યુલા ની પણ પુષ્ટિ કરે છે જે આપણે અગાઉ મેળવી હતી તેથી આ 800 Ω સાથે સિરિઝમાં 4 વોલ્ટનો સોર્સ હશે તેથી ખૂબ જ સરળ ઉદાહરણ છે હવે ચાલો બીજા કેસ પર વિચાર કરીએ આમાં 1 કિલો Ω રેઝિસ્ટર છે હું Vx ને આ રીતે વ્યાખ્યાયિત કરીશ અને આ વોલ્ટેજ કંટ્રોલ કરંટ સોર્સ 0 5 મિલિસિમેન્સ 10 વોલ્ટ છે તેથી સૌપ્રથમ રેઝિસ્ટરમાં આ 10 વોલ્ટ તે દિશામાં 10 મિલિએમ્પનો કરંટ પેદા કરે છે અને આ Vx માઇનસ 10 વોલ્ટ છે તેથી આપણી પાસે માઇનસ 0 5 મિલિસિમેન્સ × 10 વોલ્ટ છે એટલે કે તે દિશામાં માઇનસ 5 મિલિએમ્પ અથવા 5 મિલિએમ્પ ઉપરની તરફ વહે છે અહીં કરંટ IN એ 10 મિલિએમ્પ્સ અને માઇનસ 5 મિલીએમ્પ્સનો નેગેટિવ સરવાળો છે તેથી તે માઇનસ 5 મિલી એમ્પીયર બરાબર છે શોર્ટ સર્કિટ કરંટ IN આ કિસ્સામાં માઇનસ 5 મિલી એમ્પીયર છે હવે નોર્ટન રેઝિસ્ટન્સ શોધવા માટે આપણે વોલ્ટેજ સોર્સને શોર્ટ સર્કિટ કરવું પડશે આપણે તેને નલ કરવું પડશે જેનો અર્થ એ છે કે તે શોર્ટ સર્કિટ છે અને આપણે 1 અને 1 પ્રાઇમ વચ્ચે રેઝિસ્ટન્સ શોધવો પડશે હંમેશની જેમ આપણે એક ટેસ્ટ વોલ્ટેજ લાગુ કરીએ છીએ અને કરંટ ને તે રીતે વહેતો શોધીએ છીએ તો હવે આ Vx છે અને Vx ખાલી માઇનસ V ટેસ્ટ બરાબર છે આપણે એ પણ જોયું કે આ V ટેસ્ટ આ પોલારિટી સાથે સીધા આ 1 કિલો Ω રેઝિસ્ટર પર દેખાય છે તે V ટેસ્ટ છે તેથી સૌ પ્રથમ અહીં આપણી પાસે કરંટ V ટેસ્ટ છે જે 1 કિલો Ω થી ડિવાઇડ છે અને આ દિશામાં આપણી પાસે કરંટ માઇનસ 0 5 મિલિસિમેન્સ x V ટેસ્ટ છે તેથી ટોટલ કરંટ I ટેસ્ટ જે રીતે વહે છે તે આ અને તે એકનો સરવાળો છે જે 1 કિલો Ω માઇનસ 0 5 મિલિસિમેન્સ x V ટેસ્ટ દ્વારા V ટેસ્ટ છે જે 0 5 મિલિસિમેન્સ x V ટેસ્ટ બરાબર છે તેથી રેશિયો RN જે I ટેસ્ટ દ્વારા રેશિયો V ટેસ્ટ છે તે 2 કિલો Ω બરાબર છે તેથી આ સમગ્ર સર્કિટ આ દિશામાં માઇનસ 5 મિલિએમ્પ સોર્સ અને પેરેલલ 2 કિલો Ω રેઝિસ્ટન્સ સમાન છે તેથી તે ઇક્વિવેલન્ટ સોર્સ છે અને કરંટ ની દિશાને ધ્યાનમાં લેતા તમે તેને નીચે તરફ 5 મિલિએમ્પ કરંટ સોર્સ તરીકે પણ લખી શકો છો અને 2 કિલો Ω ને 1 અને 1 પ્રાઇમ સાથે ફરીથી હું અહીં ભાર આપવા માંગુ છું કે ઇક્વિવેલન્ટ શોધવાની મેથડ સાથે તેઓ જે હોય તે જ રહે છે અને તમને બે ટર્મિનલ પર પાછા જોતા રેઝિસ્ટન્સ મળે છે જે તમને નોર્ટન રેઝિસ્ટન્સ આપે છે